હવે પછી નુ નવુ એલિમેન્ટ એ એક રેઝિસ્ટર છે રેઝિસ્ટર શું છે તમે બધા રેઝિસ્ટર શું છે તેનાથી લગભગ ચોક્કસપણે પરિચિત છો તે પ્રવાહનો અવરોધ કરે છે તે આ પ્રતીક દ્વારા આપવામાં આવે છે અને જો તમે રેઝિસ્ટર ની આજુબાજુ વોલ્ટેજ વોલ્ટેજને ધ્યાનમાં લો છો અને નિષ્ક્રિય સાઇન કન્વેન્શન ને પગલે રેઝિસ્ટર નો પ્ર્વાહ તે રેઝિસ્ટર ની આજુબાજુ વોલ્ટેજ અને રેઝિસ્ટર મા વહેતા પ્ર્વાહ ને પ્રમાણસર અચળ ના સંબંધ દ્વારા સ્થાપિત કરવા મા આવે છે જે રેઝિસ્ટરની મિલકત છે તેથી જ્યારે પણ આપણે રેઝિસ્ટરને નિર્દિષ્ટ કરીએ છીએ ત્યારે અમે તેનું મૂલ્ય પણ આપીએ છીએ આનો અર્થ શું છે વોલ્ટેજ એ પ્ર્વાહના પ્રમાણમાં છે અને આ પ્રમાણસર સંબંધને ઓહ્મના કાયદા તરીકે ઓળખવામાં આવે છે અને પ્રમાણસરતા અચળને અવરોધ કહે છે અવરોધ એ રેઝિસ્ટરની આજુબાજુનો વોલ્ટેજ છે જે રેઝિસ્ટર વહેતા પ્ર્વાહ દ્વારા વિભાજીત કરવામાં આવે છે અને તેમાં એમ્પીયર દીઠ વોલ્ટના એકમો હોય છે જેને મૂળ રૂપે ઓમેગા દ્વારા દર્શાવવામા આવે છે જેને ઓહ્મ નો નિયમ કહેવામાં આવે છે તેથી જ્યારે કોઈ એમ્પીયર તેમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે એક ઓમ રેઝિસ્ટરની આજુબાજુમાં એક વોલ્ટ હોય છે અને પ્રમાણસરતા અચળ એનો અવરોધ છે હવે સંબંધ V IR છે હવે જો I ને કર્તા કરવામા આવે તો I VR મળે બરાબર અથવા તો I એ G ગુણ્યા V ની બરાબર છે અને આ G જે 1R છે જે વાહક તરીકે ઓળખાય છે અને આ વાહકતા સિમેન્સમાં માપવામાં આવે છે તેથી જો તમારી પાસે 1 ઓમ રેઝિસ્ટર છે તો કહેવા જેવું છે કે તેમાં 1 સિમેન્સનું વાહક છે જો તમારી પાસે 2 ઓહ્મ રેઝિસ્ટર છે તો તે કહેવા જેવું છે કે વાહકતા અડધા સિમેન્સ છે હવે હું ફરીથી વિચારું છું કે તમે બધા જાણે છે કે રેઝિસ્ટર કેવી રીતે બનાવવામાં આવે છે તે મૂળરૂપે કેટલીક અવરોધ ક સામગ્રી માથી બને છે તમે ટેક્સ્ટ બુકમાં જુઓ છો તે પ્રોટોટાઇપમાં ટર્મિનલવાળા રેઝિસ્ટિવ લંબચોરસ પટ્ટી દર્શાવેલી છે અહીં એક ટર્મિનલ અને ત્યાં અન્ય ટર્મિનલ છે જેમ કે મેં અગાઉ બતાવ્યું છે રેઝિસ્ટરનું પ્રતીક તે બે ટર્મિનલ સાથે છે ચાલો હું આને A અને B કહુ છુ અને રેઝિસ્ટરમાં કોઈ પ્ર્વાહ અને ક્રોસ સેક્શનની વચ્ચે એક જ પ્રવાહ વહેતો હોય તેવી ધારણા કરવામાં આવે છે જ્યારે અહીં વોલ્ટેજ લાગુ થાય છે હું આ બાજુ પર પ્રતીક બતાવીશ અને તમને જણાવી દઈએ કે આ ક્રોસ વિભાગીય ક્ષેત્ર છે અને આ પ્રવાહની લંબાઈ છે હવે તમે જાણો છો કે ક્રોસ વિભાગીય ક્ષેત્ર દ્વારા વિભાજિત લંબાઈનો અવરોધ એ વાહક ના દ્રવ્ય ની અવરોધક્તા અને વાહક ની લંબાઇ ના વ્યસ્ત પ્ર્માણ મા હોય છે મેં સામાન્ય સર્કિટ મા આ વિશે તમને પહેલા વાત કરેલી છે તેથી આપણે આ વિગતો વિશે ચિંતા કરીશું નહીં તમારા માટે અહીયા અવરોધ નું મૂલ્ય આપવામાં આવે છે એકવાર મૂલ્ય આપ્યા પછી આપણે ટર્મિનલ રિલેશનશીપનો ઉપયોગ કરવો જોઈએ તે V I R છે આપણે આ અવરોધની ગણતરી કેવી રીતે થાય છે તેની ચિંતા કરવાની જરૂર નથી હવે આ સૂત્ર આ લંબચોરસ પટ્ટી માટે પૂરતું છે પરંતુ જો મારી પાસે આ પ્રકારનાં અસમાન વળાંકવાળા કેટલાક અસમાન આકાર હોય અને જો તમારી પાસે અહીં ટર્મિનલ અને ત્યાં ટર્મિનલ છે તો આ ગણતરી કરવા માટે ખૂબ જટિલ બની જાય છે પરંતુ સર્કિટ્સના વિશ્લેષણ માટે આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી જ્યાં સુધી તે રેઝિસ્ટર છે ત્યાં સુધી તે તરફનો વોલ્ટેજ તેના દ્વારા વહેતા પ્ર્વાહના પ્રમાણમાં રહેશે અને પ્રમાણસરતા અચળ R દ્વારા આપવામાં આવે છે હવે કોઈક જે રેઝિસ્ટરને ડિઝાઇન કરે છે તે તમને આ આર્ટ આકાર માટે ગણતરીઓ કરશે અને તમને આ આર્ટ આકારનો અવરોધ આપશે ચાલો તમે કહો છો કે આ ની વચ્ચે આપણી પાસે ચોક્કસ અવરોધ R છે અને જ્યાં સુધી આ આપેલ હશે આપણે ચિંતા કરવાની જરૂર નથી ત્યારે આપણે ફક્ત આપણા સૂત્ર નો ઉપયોગ કરવાનો છે સર્કિટ ના વિશ્લેષણ કરવા માટે તે V I R છે તેથી આનો અર્થ મારો એ પણ છે કે આપણે વસ્તુઓના વિશેષ વિસ્તરણની ચિંતા કરવાની નથી કારણ કે આપણે ફક્ત ટર્મિનલ લાક્ષણિકતાઓથી જ ચિંતિત છીએ આપણે ફક્ત ટર્મિનલ લાક્ષણિકતા નો ઉપયોગ કરીશું તેથી જીવન આપણા માટે ખૂબ સરળ છે જો તમે કોઈ ગણતરી કરવા માંગતા હોવ કે કેટલાક ટર્મિનલ્સ વચ્ચે બાર કેટલું અવરોધ કરે છે તમારે ઇલેક્ટ્રોમેગ્નેટિકનો ઉપયોગ કરવાની જરૂર છે પરંતુ એકવાર તે અવરોધ નક્કી થઈ જાય પછી તમે તેની સાથે સર્કિટ બનાવી શકો છો અને ટર્મિનલ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તેની સાથે સર્કિટનું વિશ્લેષણ કરી શકો છો જે ઓહ્મના કાયદા દ્વારા આપવામાં આવે છે હવે આપણે પહેલાં વર્ણવ્યા અનુસાર ગ્રાફિકલી લાક્ષણિકતા પસંદ કરતા પહેલા મારી પાસે I અને V છે અને અહીયા V I R દ્વારા આપવામાં આવે છે અને જો તમે કોઈ રેઝિસ્ટર લો તો અવરોધ સકારાત્મક રહેશે તેનો અર્થ એ કે જો તમે સામગ્રીનો પટ્ટો લો અને તેમાં બે ટર્મિનલ્સને જોડો અને તમે I અને V વચ્ચે પ્રમાણસરતાનું માપન કરો તો તમને સકારાત્મક સ્થિરતા મળશે તે વળાંક કેવો દેખાશે તે મૂળમાંથી પસાર થતી સીધી રેખા હશે અને આનો ઢાળ યાદ રાખો કે y અક્ષ પર આપણે I અને x અક્ષ પર V લઈ રહ્યા છીએ પ્રમાણસરતા અચળ તે વાહકતા અથવા અવરોધની પારસ્પરિકતા છે જો તમે V વિરુદ્ધ I કર્યું છે તો ઢાળ અવરોધ હશે ઘણી વખત આપણે આ ગ્રાફિકલ લાક્ષણિકતાનો ઉપયોગ આતુરતાપૂર્વક કેટલાક ઉકેલોને વિઝ્યુઅલાઈઝ કરવા અથવા કેટલીક વખત ગણતરીઓ કરવા માટે કરી શકીએ છીએ